ઈન્ડક્ટન્સ ના પ્રકરણ ને સમાપ્ત કરતા પહેલા આપણે કેટલાક વધુ ઉદાહરણો લઈશું પછી આપણે આગળ ના પ્રકરણમાં જઈશું હું તમને ઘણા ઉદાહરણો કરાવીશ પરંતુ ચોક્કસપણે અહી સમય ઓછો છે અહી આ આકૃતિ જુઓ આકૃતિ 19 માં બતાવ્યા પ્રમાણે હું તમને આ 3 સમાન સ્ટ્રેન્ડ માટે અને આકૃતિ 19 માં બતાવ્યા પ્રમાણે 4 સમાન સ્ટ્રેન્ડ માટે ત્રિજ્યા r ની દ્રષ્ટિએ વાહક ની સરેરાશ ભૌમિતિક ત્રિજ્યા શોધતા બતાવીશ તો તમારે આ કન્ફીગરેશન ની સરેરાશ ભૌમિતિક ત્રિજ્યા Ds શોધવાની છે આકૃતિ 19 માં બતાવ્યા પ્રમાણે આ 3 સમાન વાહક માટે સરેરાશ ભૌમિતિક ત્રિજ્યા Ds આ પ્રમાણે મળશે અહી r1 એ 0 7788 છે એ આપણે આગળ જોઈ ગયા Dsr1 2r130 7788 r 2r13 r 0 7788 4131 46 r થશે અહી r એ ત્રિજ્યા છે જે તમામ વાહકો માટે સમાન છે અને આકૃતિ 19 માં બતાવ્યા પ્રમાણે 4 સમાન વાહક માટે સરેરાશ ભૌમિતિક ત્રિજ્યા Dsr1 22 r140 7788 82 r414 1 722 r થશે હવે આપણે બીજું એક ઉદાહરણ લઈશું અને તે પછી આપણે આગળના પ્રકરણ માં જઇશું આકૃતિ 20 ની જમણી બાજુ માં બતાવ્યા પ્રમાણે 3 ફેઝ અન ટ્રાન્સપોઝડ ટ્રાન્સમીશન લાઈન અને ટેલિફોન લાઈન ને સમાન ટાવર પર ટેકો મળેલ છે પાવર લાઈન માં પર ફેઝ 50 Hz 150 A બેલેન્સ વિધુતપ્રવાહ નું વહન થાય છે ટેલિફોન લાઈન સીધી ફેઝ C ની નીચે સ્થિત છે તો ટેલિફોન લાઈન માં પ્રેરિત થતો પ્રતિ કિલોમીટર વોલ્ટેજ શોધો અહી હોરિઝોન્ટલ કન્ફીગરેશન માં ત્રણ બિંદુ a b અને c છે a અને b વચ્ચે 4 મીટર નું અંતર છે b અને c વચ્ચે 4 મીટર નું અંતર છે એટલે a અને c વચ્ચે આપમેળે 8 મીટર નું અંતર હશે અને c ની નીચે ટેલિફોન લાઈન છે તેથી તે સપ્રમાણ છે T1 T2 ટેલિફોન લાઈન છે આ બે લાઈન વચ્ચે 1 2 મીટર નું અંતર છે તેનો અર્થ એ કે કેન્દ્ર બિંદુથી બંને બાજુ અંતર 0 6 મીટર હશે તદનુસાર તમારે Db1 Db2 Da1 Da2 આ બધા અંતર ની ગણતરી કરવી પડશે અહીં થી અહીં અંતર 4 મીટર છે આ 0 6 મીટર ને સ્વાભાવિક રીતે 4 માંથી બાદ કરતા 3 4 મીટર અંતર મળશે અને 4 માં ઉમેરતા 4 6 મીટર અંતર મળશે તેથી Db2 4 62 42 6 096 થશે એ જ રીતે તમે Db1 ની ગણતરી કરો તેથી Db1 3 42 42 5 25 થશે તેવી જ રીતે જો તમે Da2 ની ગણતરી કરી શકો છો a થી c વચ્ચે અંતર 8 છે અને આ 0 6 છે તેથી Da2 8 62 42 9 484 થશે તેવી જ રીતે Da1 ની ગણતરી કરી શકો છો અહીંથી અંતર 4 છે અહીંથી તે 3 4 છે તેથી અહીં થી અહીં કુલ અંતર 7 4 છે તેથી Da1 7 42 42 8 41 થશે તેથીઆ બધા અંતર ની ગણતરી કરવામાં આવે છે તેથી તમારે આ રીતે પહેલા બધા અંતરની ગણતરી કરવી જોઇએ તે પૂર્ણ થયા પછી આકૃતિ 20 માંથી ટેલિફોન લાઈન વાહક T1 અને T2 વચ્ચે ના ફ્લક્સ લિંકેજ શોધાય છે વિધુતપ્રવાહ Ia ને કારણે રચાતું વાહક T1 અને T2 વચ્ચે નું ફ્લક્સ લિંકેજ 0 4605Ialog mWb TKms મિલી વેબર ટન્સ પ્રતિ કિલોમીટર છે તે જ રીતે વિધુતપ્રવાહ Ib ને કારણે રચાતું વાહક T1 અને T2 વચ્ચે ના ફ્લક્સ લિંકેજ 0 4605Iblog mWb TKms મિલી વેબર ટન્સ પ્રતિ કિલોમીટર છે હવે જો c થી T1 ના અંતર ને આપણે Dc1 કહીએ અને c થી T2 ને Dc2 કહીએ તો આ અંતર સમાન છે તેથી Dc1 Dc2 તેથી λ12 એ 0 હશે કેમ કે અહી log log 0 થશે તેથી વાહકો T1 અને T2 વચ્ચે તમામ પ્રવાહો ના કારણે થતું કુલ ફ્લક્સ લિંકેજ λ12 λ12 λ12 λ12 થશે અહી λ12 તો 0 છે તેથી λ12 λ12 λ12 થશે log Ib log mWb TKms થશે Ia ને સંદર્ભ તરીકે માની લઈએ તો Ib Ia ㄥ 120º હશે જે આપણે પહેલા Ia Ib Ic ના ફેસોર ડાયાગ્રામ માં જોયું હતું તેથી તે સમજી શકાય તેવું છે તેથી λ12 0 4605Ia

log 0 log mWb TKms થશે અને Db1 Db2 Da1 Da2 અંતર ની કિમત તમે હવે જાણો જ છો અને ત્યાર બાદ ઇન્સ્ટન્ટેનિયસ ફ્લક્સ લિંકેજ ને આ રીતે લખી શકાય λ12 2 λ12 cos𝜔t𝛼 અહી λ12 જે પણ આવશે તે RMS મૂલ્ય છે તેથી2λ12 એ મહત્તમ મૂલ્ય હશે તેથી ટેલિફોન લાઈન માં પ્રેરિત વોલ્ટેજ V d dt λ12 2𝜔λ12 sin𝜔t𝛼 2𝜔 λ12 cos𝜔t𝛼90º વોલ્ટકિમી થશે અને Vrms 𝜔 λ12ㄥ𝛼90º વોલ્ટકિલોમીટર થશે તો Vrms 𝜔 λ12ㄥ90º છે અને હવે λ12 ની કિંમત શોધીએ તો λ12 0 log જ્યાIa 150 A છે 0 4848 log6 25 4

6º mWb TKms થશે તેથી અહી તમને મૂલ્ય અને કોણ મળે છે તેથી λ12 4 112 અને ㄥ 70 6º છે તો Vrms 𝜔 λ12ㄥ90º છે જ્યા 𝜔 2𝜋f તો Vrms 250 4

4º વોલ્ટકિલોમીટર થશે આ તમારો જવાબ છે ઈન્ડક્ટન્સ ના થોડા વધુ ઉદાહરણો કરવા માટે આપણી પાસે સમય ઓછો છે તેથી ઘણા ઉદાહરણો અમે તમને પછી હલ કરવા માટે આપીશું અને આશા છે કે અમે તમને ઘણા રસપ્રદ ઉદાહરણો આપીશું હવે આપણે ટ્રાન્સમીશન લાઈન કેપેસીટન્સ જોઈએ ટ્રાન્સમીશન લાઈન વાહક તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ના તફાવત ને કારણે કેપેસીટન્સ ધરાવે છે તેથી આ કેપેસીટન્સ વાહકતા સાથે મળીને ટ્રાન્સમીશન લાઈન માં શંટ એડમીટન્સ ની રચના કરે છે પરંતુ મેં તમને કહ્યું હતું કે વાહકતા એ ખરેખર અવાહકો ની સપાટી પર ના લિકેજ નું પરિણામ છે અને તે ખૂબ નહિવત હોય છે તેથી વાહકતા ને આપણે ધ્યાનમાં લઈશું નહીં જ્યારે કોઈ અલ્ટરનેટીંગ વોલ્ટેજ ટ્રાન્સમીશન લાઈન ને આપવામાં આવે છે ત્યારે લાઈન કેપેસીટન્સ એ પાવર સિસ્ટમ માં લીડીંગ વિદ્યુતપ્રવાહ લાવે છે પછી આપણે પાવર સિસ્ટમ માં શંટ કેપેસીટન્સ કેવી રીતે વપરાય છે તે જોઈશું મૂળભૂત રીતે તે ટ્રાન્સમીશન લાઈન માં રિએકટીવ પાવર ઉમેરે છે આપણે તે પછીથી જોઈશું હવે ટ્રાન્સમીશન લાઈન માં કેપેસીટન્સ એટલે કે સિંગલ ફેઝ લાઈન ટુ લાઈન કેપેસીટન્સ અને લાઈન ટુ ન્યુટ્રલ કેપેસીટન્સ એ બંને ની ગણતરી કરવા માટે તમે જાણો છો કે વિદ્યુતપ્રવાહ વહનકર્તા વાહક ની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે તો વિદ્યુતભાર એ ખરેખર વિદ્યુત ક્ષેત્ર નો સ્રોત છે અને વિદ્યુત ક્ષેત્ર એ ખરેખર ઘન વિદ્યુતભાર માંથી ઉદભવે છે અને ઋણ વિદ્યુતભાર પર સમાપ્ત થાય છે જે તમે તમારા ઉચ્ચતર માધ્યમિક ભૌતિકશાસ્ત્ર માં ભણ્યા જ હશો તો વાહક વચ્ચે નું કેપેસીટન્સ એ વાહક ની ત્રિજ્યા અંતર અને જમીન થી ઉંચાઈ નું એક ફંક્શન છે પછી આપણે કેપેસીટન્સ પર ઉંચાઇ ની અસર જોઈશું તો કેપેસીટન્સ એ મૂળભૂત રીતે વાહક ની ત્રિજ્યા અંતર અને જમીન થી ઉંચાઈ એમ 3 વસ્તુઓ પર આધારીત છે વાહક વચ્ચે નું કેપેસીટન્સ એ વાહક પર ના વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન ના તફાવત નો ગુણોત્તર છે તમે આ આકૃતિ ધ્યાનમાં લો અહી એક લાંબુ સીધું વાહક બતાવેલ છે આપણે માની લઈએ છીએ કે ત્યાં ઘન વિદ્યુતભાર બધે એકસરખો છે અને માની લો કે તે અન્ય તમામ વિદ્યુતભાર થી અલગ થયેલ છે તેથી તેના પર કોઈ અન્ય વાહક અથવા કોઈ અન્ય વિદ્યુતક્ષેત્ર ની અસર થશે નહીં તેના પરિઘ ની આસપાસ ઇલેક્ટ્રીક ફ્લક્સ લાઈન્સ રેડિયલ હોય છે આ આકૃતિ માં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ વહનકર્તા વાહક છે જ્યા બધે એકસરખો ઘન વિદ્યુતભાર Q છે અને પરિઘ પર બે બિંદુઓ X1 અને X2 એ D1 અને D2 જેટલા અંતરે આવેલ છે કારણકે ઈકવીપોટેન્શીયલ સપાટી ઇલેક્ટ્રીક ફ્લક્સ લાઈન્સ ને ઓર્થોગોનલ છે ઈકવીપોટેન્શીયલ સપાટીઓ એ વાહક ની આસપાસ કોન્સન્ટ્રિક સિલિન્ડર છે આ કોન્સન્ટ્રિક સિલિન્ડર ની ત્રિજ્યા અને તેમનું કેન્દ્ર સમાન છે તેથી ગૌસ થીયરમ મુજબ વાહક ના અક્ષ થી કોઈ અંતર y પર વિદ્યુતક્ષેત્ર ની તીવ્રતા Ey q20yવોલ્ટમીટર છે આ સમીકરણ 1 છે હવે આ એક નવો વિષય છે તો સમીકરણ 1 માં q એ વાહક નો પ્રતિ મીટર પરનો વિદ્યુતભાર છે y એ મીટર માં અંતર છે 0એ પરમીટીવીટી ઓફ ફ્રી સ્પેસ છે જે તમે જાણો છો 8 854 10 12 ફેરાડેમીટર હોય છે અને બે બિંદુઓ X1 અને X2 એ કેન્દ્ર થી D1 અને D2 જેટલા અંતરે આવેલ છે તેથી સિલિન્ડર માં બિંદુઓ X1 અને X2 વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એ ગાણિતિક રીતે 1 કુલંબ એકમ વિદ્યુતભાર ને X2 થી X1 સુધી ખસેડવામાં વાહક પરના વિદ્યુતભાર દ્વારા ઉત્પાદિત વિદ્યુતક્ષેત્ર થી કરવામાં આવેલ કાર્ય છે તો આ વોલ્ટેજ V12 એ વિદ્યુતક્ષેત્ર ની તીવ્રતા Ey નું dy ની સાપેક્ષ માં D1 થી D2 નું સંકલન હશે તેથી V12 D1D2Ey dy D1D2q20y dy q20ln D2D1વોલ્ટ થશે આ સમીકરણ 2 છે તો V12 એ ખરેખર બિંદુ X1 પર X2 ના સંદર્ભ માં વોલ્ટેજ છે q પોઝિટીવ છે તેથી V12 પોઝિટીવ છે અને D2 D1 અને X1 નું વિદ્યુત સ્થિતિમાન એ X2 કરતા વધારે હશે અને જો નેગેટીવ હોય તો X2 નું વિદ્યુત સ્થિતિમાન એ X1 કરતા વધારે હશે તો આ વોલ્ટેજ કેપેસીટન્સ શોધવા માટે જરૂરી છે તેથી તેનો અર્થ એ છે કે અલ્ટરનેટીંગ વોલ્ટેજ V12 એ ફેઝર વોલ્ટેજ છે અને q એ સાઈનુસોઈડલ ચાર્જ ની ફેઝર રજૂઆત છે હવે ઘન નળાકાર વાહકો ના એરે માં વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જોઈએ ધારો કે આકૃતિ 2 માં ડિસ્ટોર્શન અસર ને અવગણતા વિદ્યુતભાર વાહક ની આસપાસ સમાન રૂપે વહેંચાયેલ છે જે q1 q2 qn 0 થાય છે જે સમીકરણ 3 છે અહી વિદ્યુતભાર qk અને qm વચ્ચે નું અંતર Dkm વિદ્યુતભાર qi અને qm વચ્ચે નું અંતર Dim અને વિદ્યુતભાર qk અને qi વચ્ચે નું અંતર Dki છે તો આ N વાહકો નો એરે છે હવે તમે આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે મલ્ટી કંડક્ટર કન્ફિગરેશન માં સમીકરણ 2 લાગુ કરો અહી વાહક m નો વિદ્યુતભાર qm છે જે કુલંબમીટર માં છે વિદ્યુતભાર qm ના કારણે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત Vki છે Vki qm20lnDimDkmવોલ્ટ થશે આ સમીકરણ 4 છે જ્યારે k m અથવા i m બનશે તો Dmm rm થશે તો સુપરપોઝીશન લાગુ કરતા બધા વિદ્યુતભારો ના કારણે વાહકો k અને i વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત Vki 120 m1Nqm lnDimDkmવોલ્ટ થશે આ સમીકરણ 5 છે તેથી આ સમીકરણ ને આપણે બધા વિદ્યુતભારો માટેનું સામાન્ય સમીકરણ કહી શકીએ